નમસ્તે સારાંશ પ્રતિસાદ પર ઘટક ૨ ના એકમ 18 માં સ્વાગત છે છેલ્લા એકમમાં આપણે પ્રોજેક્ટ નિકાસ સર્વેક્ષણની રચના અને ઉપયોગને સમજ્યા નાના પ્રોજેક્ટ્સ તેમજ મુખ્ય પ્રોજેક્ટ માટે નિકાસ સર્વેક્ષણ અને નાના પ્રોજેક્ટ્સ સ્વતંત્ર અભ્યાસક્રમ તે તેમજ નિયમિત અભ્યાસક્રમના ભાગરૂપે તો આપણે આવી તમામ પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ માટે નિકાસ સર્વેક્ષણની રચના અને ઉપયોગને સમજ્યા આ એકમમાં આપણે તમામ મૂલ્યાંકનમાંથી માહિતીના સારાંશની પ્રક્રિયા અને પોતાને માટે સારાંશ પ્રતિસાદ તૈયાર કરવાની પ્રક્રિયા જોઈશું આ એકમનું પરિણામ છે તમામ મૂલ્યાંકનોથી માહિતીના સારાંશની પ્રક્રિયાને સમજવી અને પોતાના માટે સારાંશ પ્રતિક્રિયા તૈયાર કરવી ADDIE મોડલ ના મૂલ્યાંકનનો તબક્કો પ્રસ્તુત કરેલ અભ્યાસક્રમના સંક્ષિપ્ત મૂલ્યાંકનનો સંદર્ભ આપે છે આપણે અગાઉ પણ જોયું તેમ ADDIE ના દરેક તબક્કા પછી વિશ્લેષણના તબક્કા પછી ડિઝાઇન નો તબક્કો વિકાસના તબક્કો અમલીકરણના તબક્કા પછી તે ચોક્કસ તબક્કાના પરિણામની હંમેશા પૂર્વ સમીક્ષા કરવામાં આવે છે તે જોવા માટે કે આપણે તેમાંથી કોઈપણ પ્રવૃત્તિઓ પર ફરી ધ્યાન આપવાની જરૂર છે કે કેમ પરંતુ અંતિમ મૂલ્યાંકનનો તબક્કો છે જે પ્રકૃતિમાં સારાંશ છે તેથી આ પ્રસ્તુત કરાયેલા અભ્યાસક્રમનું સંક્ષિપ્ત મૂલ્યાંકન છે અભ્યાસક્રમના પરિણામોની પ્રાપ્તિની ગણતરી કરવા માટે અભ્યાસક્રમની રચના અને તેના આચરણના દરેક ઉદાહરણનું મૂલ્યાંકન કરવું જોઈએ અને તે જ પ્રકારે કાર્યક્રમના પરિણામો કાર્યક્રમના ચોક્કસ પરિણામો દરેક ઘટના અમુક અર્થમાં અનન્ય છે તેથી દર વખતે અભ્યાસક્રમના અમલીકરણમાં અનન્ય વિશેષતાઓ હોય છે તેથી આપણે COs અને તે દ્વારા PO અને PSO ની પ્રાપ્તિની ગણતરી કરવાની જરૂર છે મૂલ્યાંકન તબક્કાનું પરિણામ અભ્યાસક્રમની આગામી પ્રસ્તુતિમાં સૂચનામાં ચોક્કસ સુધારાઓને ઓળખવાનું છે CO પ્રાપ્તિ અને પ્રાપ્તિમાં તફાવત જો કોઈ હોય તો વિદ્યાર્થીઓના પ્રતિસાદ સાથીદારોએ આપેલી માહિતી જો તે ઉપલબ્ધ હોય તો પ્રશિક્ષકે પોતે કરેલા અવલોકનોના આધારે ચોક્કસ સુધારાઓ કરવામાં આવે છે આપણે જોયું છે તેમ અમલીકરણના તબક્કા દરમિયાન દરેક સૂચના એકમ પછી પ્રશિક્ષકે તે ચોક્કસ સૂચના એકમના અમલીકરણ અંગે કેટલીક નોંધો કરવી જોઈએ સ્વયં પ્રશિક્ષક દ્વારા આ તમામ અવલોકનોના આધારે આપણે ચોક્કસ સુધારાઓની યોજના બનાવી શકીએ છીએ આપણી પાસે ચોક્કસ સુધારાઓ માટે માહિતી મેળવવાના વિવિધ સ્ત્રોતો છે CO પ્રાપ્તિમાં તફાવત વિદ્યાર્થીઓ તરફથી પ્રતિસાદ સાથીદારો પાસેથી માહિતી અને પ્રશિક્ષક દ્વારા નિરીક્ષણ CO પ્રાપ્તિની ગણતરી કરવામાં આવે છે જેમ કે આપણે પેહલા જ જોયું છે તમામ સંક્ષિપ્ત સાધનોમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનના આધારે આંતરિક મૂલ્યાંકન પરીક્ષણો પ્રશ્નોત્તરી અસાઇનમેન્ટ સત્રાંત પરીક્ષાઓ આપણે એ પણ જોયું કે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણનો ઉપયોગ કરીને પરોક્ષ રીતે CO ની પ્રાપ્તિની ગણતરી કરવી શક્ય છે પછી આપણે પરોક્ષ માધ્યમોથી ગણતરી કરેલ પ્રાપ્તિને પ્રત્યક્ષ માધ્યમોનો ઉપયોગ કરીને ગણતરી કરેલ પ્રાપ્તિ સાથે જોડી શકીએ છીએ જે વિદ્યાર્થીઓના પ્રદર્શન પર આધારિત છે સંભવતઃ 1090 ગુણોત્તરમાં અને તે રીતે કુલ CO પ્રાપ્તિની ગણતરી કરી શકાય છે અલબત્ત અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ દ્વારા CO પ્રાપ્તિની ગણતરી કરવી વૈકલ્પિક છે તેનો ઉપયોગ કરી શકાય છે અથવા નિકાસ સર્વેક્ષણનો ઉપયોગ ફરી વખત અભ્યાસક્રમના અમલીકરણમાં સુધારાઓનું આયોજન કરવા માટે કરી શકાય છે પછી પસંદ કરેલા લક્ષ્યનો ઉપયોગ કરીને CO પ્રાપ્તિના તફાવતને ઓળખવામાં આવે છે દરેક CO પ્રાપ્તિ તફાવતનું પ્રશિક્ષક દ્વારા કાળજીપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે અને પછી તેણે અથવા તેણીએ સૂચનામાં ચોક્કસ ફેરફારોનું આયોજન કરવું જોઈએ જે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરે આ સુધારણા યોજનાઓ ચોક્કસ હોવી જોઈએ તેમાં તે પ્રવૃત્તિઓને રજૂ કરવા માટે લેવામાં આવેલ સમય કોઈપણ વધારાના સંસાધનો જે જરૂરી હોય અને જો ખર્ચ સામેલ હોય તો ખર્ચનો અંદાજિત અનુમાન શામેલ હોવો જોઈએ આ બધી વસ્તુઓનો સમાવેશ થવો જોઈએ સુધારણા યોજનાઓ તદ્દન ચોક્કસ હોવી જોઈએ અસ્પષ્ટ કાર્ય યોજનાઓ જે વાસ્તવમાં અભ્યાસના સંદર્ભમાં અર્થપૂર્ણ નથી તે વધુ મદદરૂપ નથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરતા સૂચનાઓમાં ચોક્કસ ફેરફારોનું આયોજન કરવું આવશ્યક છે સત્ર દરમિયાન વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મેળવવામાં આવે છે આપણે એ પણ જોયું કે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ દરમિયાન આપણે દ્યાર્થીઓનો પ્રતિસાદ મેળવી શકીએ છીએ અને તમામ મૂલ્યાંકન સાધનોમાં વિદ્યાર્થીના પ્રદર્શન જ આપણા માટે ઉપયોગી પ્રતિસાદ છે એવા કયા CO છે જ્યાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન સામાન્ય રીતે ખૂબ જ સંતોષકારક અથવા સંતોષકારક અથવા સ્વીકાર્ય સ્તરથી નીચે હોય કયા CO છે જ્યાં વિદ્યાર્થીઓને શીખવામાં અમુક અડચણો છે તેથી જ્યારે આપણે સુધારાઓનું આયોજન કરીએ છીએ ત્યારે તમામ મૂલ્યાંકન સાધનોમાં વિદ્યાર્થીનું પ્રદર્શન પણ મૂલ્યવાન પ્રતિસાદ બને છે સહકર્મીનો પ્રતિસાદ તે ઉપલબ્ધ હોય કે ન પણ હોય તે વિભાગના નિયમો પર આધારિત છે તે મુખ્યત્વે સાથીદારો દ્વારા આપવામાં આવેલા અવલોકનો અને સૂચનો છે જયારે કેટલાક સત્રોમાં તેમને નિરીક્ષકો તરીકે આમંત્રિત કરવામાં આવે જો આ પ્રકારની વ્યવસ્થા હોય તો સાથીઓ દ્વારા આપવામાં આવેલ પ્રતિસાદ ખૂબ ઉપયોગી થઈ શકે છે અગાઉ ચર્ચા કરી તે મુજબ મોટાભાગની સંસ્થાઓમાં પાસે ગુણવત્તા ખાતરી યોજના હોય છે જેમાં આંતરિક મૂલ્યાંકન સાધનો નાની સમિતિ દ્વારા સમીક્ષાની પ્રક્રિયામાંથી પસાર થાય છે એ સુનિશ્ચિત કરવા માટે કે ભાષા સ્પષ્ટ છે તકનીકી રીતે પ્રશ્ન સંપૂર્ણ અને સાચો છે COs યોગ્ય રીતે સંબોધવામાં આવે છે સમયનું અનુમાન ઉચિત છે આ તમામ પાસાઓ પર મૂલ્યાંકન સાધનોની સમીક્ષા કરવામાં આવે છે અને પ્રતિસાદ નોંધવામાં આવે છે અને તે પ્રશિક્ષકને આપવામાં આવે છે આ મૂલ્યાંકન સાધનો પર સાથીદારોની ટિપ્પણીઓ મૂલ્યવાન પ્રતિસાદ આપે છે તેથી સહકર્મીઓનો પ્રતિસાદ એ નિરીક્ષકો ની સાથે સાથે મૂલ્યાંકન સાધનો પરની ટિપ્પણીઓ બંને હોઈ શકે છે મૂલ્યાંકન સાધનોની સમીક્ષાની આવી કોઈ ઔપચારિક પ્રક્રિયા ન હોય તેવા સંજોગોમાં પણ પ્રશિક્ષક તેના સાથીદારોને મૂલ્યાંકન સાધનો પર ટિપ્પણીઓ આપવા વિનંતી કરી શકે છે જે ખૂબ મદદરૂપ થઈ શકે છે સ્વયં એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત છે આપણે જોયું છે કે તમામ CO માટે સૂચના પૂર્ણ થયા પછીના અવલોકનો પ્રશિક્ષકે નોંધવાના હોય છે હકીકતમાં દરેક IU પછી પ્રશિક્ષક તેના અવલોકનો નોંધે છે IU પૂર્ણ થયા પછી તરત જ આપવામાં આવેલ વિગતવાર અવલોકનો ખૂબ મદદરૂપ થશે મૂલ્યાંકન સાધનો અને વિદ્યાર્થીઓના પ્રદર્શન પરની ટિપ્પણીઓ પ્રશિક્ષક સ્વયં વિદ્યાર્થીઓના પ્રદર્શન તેમજ મૂલ્યાંકન સાધનોની ગુણવત્તાની નોંધ કરી શકે છે કોઈપણ વધારાના સત્રો પરની ટિપ્પણીઓમાં સમાવેશ થાય છે શું તે જરૂરી હતા અને જો એમ હોય તો શા માટે જરૂર હતી સૂચનાના આયોજનના કયા ભાગ યોજના મુજબ ન હતા જેથી વધારાના સત્રોની આવશ્યકતા થઈ અને એવું શા માટે થયું તેથી પ્રશિક્ષક દ્વારા આ પ્રકારના અવલોકનની નોંધ થવી જોઈએ પછી જો શક્ય હોય તો વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક ચર્ચાઓ ખૂબ મદદરૂપ થશે અમુક પ્રકારના અભ્યાસક્રમ નિકાસ વિદ્યાર્થીઓ સાથે સામસામે ચર્ચા અને અલબત્ત આવું થવા માટે પ્રશિક્ષક સાથે વિદ્યાર્થીઓના સંબંધ ઘનિષ્ઠ હોવા જોઈએ અને જો તેઓ આવો પ્રતિભાવ આપી શકે તો તે ખૂબ મૂલ્યવાન સાબિત થાય છે કેટલીક સંસ્થાઓમાં એવી પદ્ધતિ છે કે જેના દ્વારા HOD ચોક્કસ પ્રતિસાદ આપી શકે છે અને મુખ્ય પ્રાધ્યાપક પણ વિદ્યાર્થીઓ પાસેથી મેળવેલ પ્રતિસાદના આધારે કેટલીક માહિતી આપી શકે છે તે બધા ઉપયોગ માટે માહિતીના વધારાના સ્ત્રોત બની જાય છે તમામ સ્ત્રોતોમાંથી મળેલા આ પ્રતિસાદને પ્રશિક્ષકે સંકલિત કરવાની જરૂર છે પ્રશિક્ષક પ્રતિસાદની દરેક બાબત સ્વીકારે કે ન પણ સ્વીકારે કેટલીકવાર પ્રતિસાદ ખરેખર માન્ય પ્રતિસાદ ન હોઈ શકે એવું કઈંક હોઈ શકે જેની સાથે પ્રશિક્ષક સંમત ન થાય તે તદ્દન શક્ય છે પરંતુ આપણે સમગ્ર પ્રતિસાદ તરફ ધ્યાન આપવું જોઈએ અને જો પ્રતિસાદના કેટલાક પાસાઓ સ્વીકાર્ય ન હોય તો આપણે નોંધ લખી શકીએ છીએ કે તે શા માટે સ્વીકાર્ય નથી પરંતુ સૂચનાને સુધારવા માટે આપણે ખુલ્લા મનથી પ્રતિસાદને જોવો જોઈએ અમુક સમયે પ્રતિસાદ અસ્પષ્ટ હોય અથવા વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણથી આપવામાં આવેલ શબ્દોમાં હોઈ શકે છે અને આપણે તેને એવી ભાષામાં અનુવાદ કરવો પડે જે પ્રશિક્ષકને સમજાય આપણે તેને વધુ સ્પષ્ટ બનાવીએ છીએ આપણે તેને વધુ શુદ્ધ બનાવીએ છીએ અને તેને એવી રીતે જણાવીએ છીએ જેનો આપણે આગળ ઉપયોગ કરી શકીએ તેથી કેટલાક પ્રતિસાદને પ્રશિક્ષકને સમજાય તેવી ભાષામાં અનુવાદિત કરવાની જરૂર છે જો જરૂરી હોય તો ફરી લખ્યા બાદ આપણી પાસે જે એકીકૃત માહિતી છે તેને હવે ચાર શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે પ્રથમ શ્રેણી પૂરક હશે જે યોગ્ય હતું પાઠ્યક્રમમાં કઈ બાબતો બરાબર હતી પછી સૂચનાને સુધારવા માટે સૂચનાઓ અને ભલામણો શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની વાતચીત વાસ્તવમાં વર્ગખંડમાં સૂચના કેવી રીતે આપવામાં આવી વર્ગખંડમાં વાતચીત વિદ્યાર્થીઓની ભલાઈની ચિંતા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ યોગ્ય પડકારો પૂરા પાડવા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા સામાન્ય રીતે વર્ગખંડના સત્રો દરમિયાન વધુ વાતચીતની અનુમતિ વિદ્યાર્થીઓ પ્રત્યે સહાયક વલણ વિદ્યાર્થીઓની અન્ય પ્રવૃત્તિઓ પ્રત્યે સહાયક વલણ આ બધું શિક્ષક વિદ્યાર્થી વાતચીત હેઠળ આવે છે આ પાસાઓ સંબંધિત પ્રતિભાવો નોંધી શકાય છે જે બાબતો પર ધ્યાન આપી શકાતું નથી અને તેના કારણો અમુક સમયે પ્રતિસાદ ચોક્કસ ખામી દર્શાવે છે પરંતુ વિવિધ કારણોસર તેને સંબોધવા માટે આપણી પાસે કોઈ પદ્ધતિ નથી ઉદાહરણ તરીકે જો તે સ્તર II સંસ્થા છે અને જો તે અભ્યાસક્રમના કોઈ ચોક્કસ પાસાને લગતી સમસ્યા છે તો આ પરિસ્થિતિમાં પ્રશિક્ષક પાસે નિવારણનો તાત્કાલિક રસ્તો ન હોઈ શકે અન્ય ઘણા કારણો હોઈ શકે છે વહીવટી તકનીકી અન્ય ઘણા કારણો જેના લીધે અત્યારે પ્રશિક્ષક તે મુદ્દાઓને ઉકેલવામાં અસમર્થ છે આપણે એવી બાબતોને નોંધી શકીએ છીએ કે જેને સંબોધિત કરી શકાતી નથી અને તેનું કારણ શા માટે આપણે આ સમયે તેને સંબોધવામાં સક્ષમ નથી કદાચ ભવિષ્યમાં અન્ય કોઈ સમયે આપણે સંબોધિત કરી શકીએ છીએ પરંતુ આ સમયે આપણે પ્રતિસાદ દ્વારા દર્શાવેલ ચોક્કસ મુદ્દાને સંબોધી શકતા નથી આવો સારાંશ પ્રશિક્ષકને એક વ્યક્તિ તરીકે વિકસિત થવામાં સક્ષમ બનાવે છે અને પરિણામે વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય છે આ અત્યંત આવશ્યક છે કે અભ્યાસક્રમના અમલીકરણના દરેક તબક્કા પછી પ્રશિક્ષકે આવી નોંધો સાથે સમાપ્ત કરવું જોઈએ વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ મૂલ્યવાન નોંધો હશે તેમજ તે પ્રશિક્ષકને પણ એક વ્યક્તિરૂપે વિકસિત થવાની તક આપશે અભ્યાસક્રમ વિતરણના અંતે આ એક મહત્વપૂર્ણ અંતિમ પ્રવૃત્તિ છે અભ્યાસ આપે જે અભ્યાસક્રમ શીખવ્યો છે તેના સંબંધમાં પોતાને ભલામણો આપો અભ્યાસના પરિણામ tale com પર મોકલવા બદલ આભાર હવે આ ઘટકનું 2 નું છેલ્લું એકમ પૂર્ણ થાય છે તેથી ચાલો આપણે ઝડપથી ઘટકનું પુનરકથન કરી લઈએ ઘટક ૨નું પુનર્વલોકન આપણે ફિન્કના મોડેલ પર આધારિત શિક્ષણના ઘટકો જોયા ચાર પાસાં છે વિષયનું જ્ઞાન અભ્યાસક્રમની રચના આ બંને વાતચીતની શરૂઆતમાં થાય છે એકવાર અભ્યાસક્રમ શરૂ થઈ જાય પછી શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની વાતચીત અને અભ્યાસક્રમનું સંચાલન છે તો આ ચાર મુખ્ય પાસાઓ છે શિક્ષણના મુખ્ય ઘટકો છે અને અલબત્ત તેમાંથી આ એકમમાં ડિઝાઇન સાથે સંબંધિત હતા આપણે જોયું તેમ અભ્યાસક્રમની રચનામાં અભ્યાસક્રમના પરિણામો લખવાનો સમાવેશ થાય છે જે અભ્યાસક્રમના અંતે સ્પષ્ટપણે જણાવે છે કે વિદ્યાર્થીઓ શું કરી શકશે ખૂબ જ મહત્વપૂર્ણ વિદ્યાર્થીઓ પાસે જે અપેક્ષા રાખવામાં આવે છે તેને અનુરૂપ હોય તેવા અસાઈન્મેન્ટ ની રચના કરવી રચનાત્મક મૂલ્યાંકનો સહિત સૂચનાનું આયોજન જે વિદ્યાર્થીઓને જણાવેલા અભ્યાસક્રમના પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે દરેક અભ્યાસક્રમમાં આ ત્રણ પાસાઓ છે એ શું છે કે જે વિદ્યાર્થીઓ કરવામાં સક્ષમ હોવા જોઈએ અભ્યાસક્રમના પરિણામો કયા છે આપણે કેવી રીતે જાણી શકીએ કે વિદ્યાર્થીઓ પાસે જે અપેક્ષા છે તે કરવા માટે તેઓ કેટલી હદ સુધી સક્ષમ છે આપણે કેવા પ્રકારની સૂચનાઓનું આયોજન કરીએ છીએ રચનાત્મક મૂલ્યાંકન સહિતની સૂચના જે વિદ્યાર્થીઓને જણાવેલા અભ્યાસક્રમના પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મોટાભાગના પ્રશિક્ષક સભ્યો કદાચ વિદ્યાર્થીઓ તરીકે અનુભવેલી પ્રક્રિયાઓને અનુસરે છે ઔપચારિક પ્રવૃત્તિ તરીકે અભ્યાસક્રમની રચના કદાચ ઘણા પ્રશિક્ષક દ્વારા કરવામાં આવતી નથી જોકે કેટલાક પ્રશિક્ષક ઔપચારિક મોડલ નો ઉપયોગ કરીને અભ્યાસક્રમની રચના કરે છે પરંતુ ઘણી સંસ્થાઓમાં સામાન્ય રીતે આવી પ્રથા ન પણ હોય અભ્યાસક્રમ રચનામાં એવી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ક્ષમતા છે જેનો અધ્યાપકો તેમના શિક્ષણમાં વારંવાર સામનો કરે છે અને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરે છે અને આપણે ADDIE મોડેલ જોયું ત્યાં ઘણા સૂચનાત્મક પદ્ધતિ ડિઝાઇન મોડેલો છે આપણે એક મોડેલ જોયું ADDIE ADDIE એટલે વિશ્લેષણ રચના વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકન આ એક શિક્ષણ ઉત્પાદન ના વિકાસ માટેની પ્રક્રિયા છે એવું જરૂરી નથી કે કોઈ ચોક્કસ ઇજનેરી અભાસક્રમ હોય પરંતુ કોઈપણ શિક્ષણ ઉત્પાદન ADDIE ખ્યાલને પરિણામ આધારિત શિક્ષણના નિર્માણ માટે લાગુ કરી શકાય છે ADDIE 1975 થી એક માળખામાં વિકસિત થયું છે જે શિક્ષણ માટે સક્રિય બહુવિધ કાર્યાત્મક સ્થિત અને પ્રેરણાત્મક અભિગમોની સુવિધા આપે છે તે એકદમ પરિવર્તનશીલ છે કેટલાક લોકો જે વિચારે છે તેનાથી વિપરીત ADDIE માં દરેક તબક્કે પ્રતિસાદ છે દરેક તબક્કા પછી પરિણામની સમીક્ષા કરવામાં આવે છે અને જો જરૂરી હોય તો પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવે છે અંતમાં સરવાળા મૂલ્યાંકનનો તબક્કો છે તેથી ADDIE મોડેલ રેખીય ઝરણું નથી મોડેલ ની જેમ તે બહુવિધ સ્તરે પ્રતિસાદ ધરાવતું મોડેલ છે તદ્દન પરિવર્તનશીલ અને તે એક માળખામાં વિકસિત થયું છે જે શિક્ષણની રચના કરવા માટે ખૂબ જ સારો અભિગમ પ્રદાન કરે છે આપણે આ ISD મોડેલ નો ઉપયોગ કર્યો છે ADDIE મોડેલ વિશ્લેષણ રચના વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકન આપણે જોઈ શકીએ છીએ કે દરેક તબક્કે પ્રતિસાદ છે દરેક તબક્કા પછી પણ મૂલ્યાંકન થાય છે જે પ્રકૃતિમાં રચનાત્મક છે પછી છેવટે એક તબક્કો છે જે પ્રકૃતિમાં સરવાળે છે મૂલ્યાંકન તબક્કો વિશ્લેષણનો તબક્કો મુખ્યત્વે તેમાં અભ્યાસક્રમ સંદર્ભ અને વિહંગાવલોકન છે આપણે અભ્યાસક્રમમાં અને વર્તમાન સંદર્ભમાં અભ્યાસક્રમને સ્થાન આપવાની જરૂર છે આપણે સંકલ્પના ચિત્ર વિકસાવી શકીએ છીએ જ્યારે આપ અભ્યાસક્રમ રચના જોઈ રહ્યા હોવ ત્યારે તે ખૂબ જ ઉપયોગી છે એવા સાધનો ઉપલબ્ધ છે જેના દ્વારા સંકલ્પના ચિત્ર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે મુક્ત સ્ત્રોત સાધનો અભ્યાસક્રમના પરિણામો તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે અભ્યાસક્રમના પરિણામો જે સ્પષ્ટપણે દર્શાવે છે કે વિદ્યાર્થી અભ્યાસક્રમના અંતે શું કરવા સક્ષમ હોવા જોઈએ અને આપણે એક સંભવિત વર્ગીકરણ જોયું ખૂબ જ લોકપ્રિય વર્ગીકરણ અભ્યાસક્રમના પરિણામો લખવા માટે બ્લૂમનું સુધારેલું વર્ગીકરણ બ્લૂમ એન્ડરસન વિન્સેન્ટી વર્ગીકરણ દરેક COs માટે મૂલ્યાંકન વિષયના નમૂના જો આવશ્યક હોય તો આપણને COs ને સુધારવામાંમદદ કરે છે જ્યારે આપણે મૂલ્યાંકનનાં સાધનો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કેટલીકવાર એવું જોવા મળે છે કે CO ને ફરી જોવાની જરૂર છે આપણે દરેક COs માટે ઉદાહરણ રૂપ વસ્તુઓ લખવી જોઈએ વર્ગીકરણ કોષ્ટકમાં અભ્યાસક્રમના પરિણામોનું સ્થાન જ્ઞાનાત્મક પ્રક્રિયા જ્ઞાન શ્રેણી આના આધારે વર્ગીકરણ કોષ્ટકમાં કોનું સ્થાન નક્કી કરવું આ આપણને પાછળથી મદદ કરે છે જ્યારે આપણે દરેક મૂલ્યાંકન વસ્તુને વર્ગીકરણ કોષ્ટકમાં મૂકવા માટે મૂલ્યાંકન સાધનો બનાવીએ છીએ અને જોઈએ છીએ કે મૂલ્યાંકન COs સાથે જોડાયેલ છે આપણે વર્ગીકરણ કોષ્ટકમાં સૂચનાત્મક પ્રવૃત્તિઓ પણ મૂકી શકીએ છીએ અને જ્યારે COs મૂલ્યાંકન બાબતો અને સૂચનાત્મક પ્રવૃત્તિઓ વચ્ચે સારું જોડાણ હોય છે ત્યારે શિક્ષણ વધુ સારું રહેશે વર્ગીકરણ કોષ્ટકમાં અભ્યાસક્રમના પરિણામો શોધવા POPSO માટે અભ્યાસક્રમનું માપાંકન તૈયાર કરવું કાર્યક્રમના પરિણામો અને કાર્યક્રમ ચોક્કસ પરિણામો અને 1 અથવા 2 અથવા 3 ના સ્તરે આ માપાંકનનું સામર્થ્ય ઓછું સામર્થ્ય મધ્યમ સામર્થ્ય ઉચ્ચ સામર્થ્ય અંતે અભ્યાસક્રમ અને PO PSO નું સામર્થ્ય મેટ્રિક્સ અભ્યાસક્રમ માટે એક પંક્તિ પછી જ્યારે જરૂરી હોય ત્યારે દરેક CO ને યોગ્યતાઓમાં વિસ્તૃત કરો ક્યારેક CO પ્રકૃતિમાં એકદમ જટિલ હોઈ શકે છે પછી CO ને અમુક યોગ્યતાઓમાં વિભાજીત કરવા માટે સારી સૂચના અને સારા મૂલ્યાંકનનું આયોજન કરવામાં મદદરૂપ થશે દરેક CO ને કદાચ 4 અથવા 5 યોગ્યતાઓમાં આવશ્યકતા મુજબ વિસ્તૃત કરવા રચનાત્મક મૂલ્યાંકન તબક્કો વિશ્લેષણ તબક્કાના પરિણામની સમીક્ષા કરવાની જરૂર છે અને જો જરૂરી હોય તો આ પ્રવૃત્તિઓ પર ફરી વિચારણા કરવાની જરૂર છે રચના તબક્કો મૂલ્યાંકનનું સૌથી મહત્વપૂર્ણ પાસું વાસ્તવમાં મૂલ્યાંકન શું છે મૂલ્યાંકન શું છે આપણે એ જોયું પછી આપણે મૂલ્યાંકનમાં તકનીકની પ્રકૃતિ અને ભૂમિકા પર ધ્યાન આપ્યું જે રીતે તેને ડિઝાઇન કરવામાં આવી છે અમલમાં મુકવામાં આવી છે મૂલ્યાંકન પર તકનીકની વિશેષ અસર હોય છે મૂલ્યાંકનમાં તકનીકની પ્રકૃતિ અને ભૂમિકા CO પ્રાપ્તિ માટે લક્ષ્ય નિર્ધારિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ પાસાઓ CO પ્રાપ્તિ માટેના લક્ષ્યોને નિર્ધારિત કરવાની કોઈ પદ્ધતિ અલ્ગોરિધમિક રીત નથી અને શું ઉચિત છે એ દરેક સંસ્થા પ્રમાણે બદલાઈ શકે છે સંસ્થાના ભૂતકાળના અનુભવને ધ્યાનમાં લેવાની જરૂર છે COs વાસ્તવિક હોવા જોઈએ પરંતુ ખુબ નીચા લક્ષ્ય નિર્ધારિત ન કરવા જોઈએ આ એવી પ્રવૃત્તિ છે જે ચોક્કસ સમૂહ વિચારસરણી સાથે કરવી જોઈએ અને ભૂતકાળના અનુભવના આધારે લક્ષ્યો કાળજીપૂર્વક નક્કી કરવા જોઈએ કારણ કે એકવાર આપણે લક્ષ્ય નક્કી કરીએ છીએ અને જો આપણે તે લક્ષ્ય સ્તરોને પ્રાપ્ત કરવામાં સક્ષમ ન હોઈએ તો તે લક્ષ્ય સ્તરોને ઘટાડવું એ એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ જેને પ્રોત્સાહિત ન કરવી જોઈએ આપણે શરૂઆતમાં જ ખૂબ કાળજીપૂર્વક લક્ષ્યો નક્કી કરવા જોઈએ તે રચના તબક્કાની પ્રવૃત્તિ છે આપણે મૂલ્યાંકન યોજના નક્કી કરવી જોઈએ આ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે ઘણીવાર પ્રશિક્ષકો જ્યારે તેઓ મૂલ્યાંકન યોજના નક્કી કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેઓ એવા મૂલ્યાંકન સાધનો લે છે જે CO ને આવરી લેવાના સંદર્ભમાં પર્યાપ્ત નથી અથવા તેમના સમયપત્રકની દ્રષ્ટિએ પર્યાપ્ત નથી સામાન્ય રીતે યોગ્ય આયોજન ન હોય તો મૂલ્યાંકનની ગુણવત્તાને નુકસાન થાય છે મૂલ્યાંકન યોજનામાં સમાવેશ થવો જોઈએ કે તે સત્ર દરમિયાન બનાવવામાં આવનાર તમામ મૂલ્યાંકન સાધનો કયા છે કેટલા આંતરિક પરીક્ષણો ક્યારે તે નિર્ધારિત કરવાના છે દરેક કસોટી દ્વારા કયા CO આવરી લેવાના છે કયા જ્ઞાનાત્મક સ્તરે મૂલ્યાંકન વસ્તુઓ સંબંધિત COs ના જ્ઞાનાત્મક સ્તરો સાથે હોવા જોઈએ પ્રશ્નોત્તરી કેટલી પ્રશ્નોત્તરી કયા CO ને સંબોધવા જોઈએ કયા જ્ઞાનાત્મક સ્તરે અસાઈન્મેન્ટ હોવા જોઈએ કોઈપણ અન્ય પ્રવૃત્તિઓ કે જેના વિશે વિચારવામાં આવી રહ્યું છે તે બધાનું આયોજન પહેલેથી અગાઉથી હોવું જોઈએ તો કેટલા કયા સમયે કયા CO ને આવરી લેવાના છે કેટલા ગુણ માટે કયા જ્ઞાનાત્મક સ્તરે આ બધું આયોજન અગાઉથી કરવું જોઈએ તે એકદમ કંટાળાજનક પ્રવૃત્તિ જેવું લાગે છે પરંતુ તે ખૂબ મદદરૂપ છે એકવાર તે થઈ જાય ત્યાર બાદ અભ્યાસક્રમના અનુગામી અમલીકરણોમાં આ એટલું ભારરૂપ નહીં હોય એનો અર્થ એ કે ફક્ત પ્રતિસાદના આધારે માત્ર કેટલીક ગોઠવણ હોઈ શકે છે મૂલ્યાંકન યોજના હોવી આવશ્યક છે જો તે સ્તર ૧ સંસ્થા છે તો આપણી પાસે સત્રની અંતિમ પરીક્ષા માટે પણ મૂલ્યાંકન યોજના હોવી જોઈએ ફરીથી સેમેસ્ટરની અંતિમ પરીક્ષાઓ માટે ઘણા બધા માળખા છે તે સંસ્થામાં જે માળખું અપનાવવામાં આવે છે તેના આધારે વ્યક્તિએ સત્રની અંતિમ પરીક્ષાનું પણ આયોજન કરવું જોઈએ તેથી COs કેવી રીતે વિતરિત કરવા જોઈએ ગુણ કેવી રીતે વિતરિત કરવા જોઈએ જ્ઞાનાત્મક સ્તરો કેવી રીતે સંબોધવામાં આવે છે આ તમામ બાબતોને ધ્યાનમાં લેવી આવશ્યક છે અને આ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે જે રચના તબક્કા દરમિયાન કરવામાં આવે છે તે કર્યા બાદ તે યોજના અનુસાર વાસ્તવિક મૂલ્યાંકન સાધનો પણ બનાવવા જોઈએ અને આ અગાઉથી થવું જોઈએ જેથી આપણી પાસે ગુણવત્તાયુક્ત મૂલ્યાંકન સાધનો હોઈ શકે તેથી મૂલ્યાંકન યોજનાના આધારે મૂલ્યાંકન સાધનોને પણ અગાઉથી બનાવવા જરૂરી છે આંતરિક કસોટી પ્રશ્નપત્ર પ્રશ્નોત્તરી પત્ર અસાઇનમેન્ટ વિષયો અને સ્તર ૧ સંસ્થમાં પણ સત્રની અંતિમ પરીક્ષાઓ અને આપણે આવા ઘણા બધા સાધનો બનાવવા પડશે કારણ કે સત્રની અંતિમ પરીક્ષા ખરેખર કેવી રીતે અમલમાં આવે છે તેના આધારે આપણી પાસે ત્રણ અથવા ચાર મૂલ્યાંકન સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ જ્યાં પરીક્ષા નિયંત્રક કોઈ પણ એકને પસંદ કરે છે આ તમામ બાબતો અગાઉથી કાળજીપૂર્વક કરવી જોઈએ અને જો આપણી પાસે યોગ્ય રીતે ચિઠ્ઠી લગાવેલી વસ્તુઓ સાથે સારી આઇટમ બેંક હોય તો મૂલ્યાંકન સાધનની આ રચના ઘણી હદ સુધી સરળ બને છે અભ્યાસક્રમ પરિણામો જ્ઞાનાત્મક સ્તરો જ્ઞાનની શ્રેણીઓ મુશ્કેલીના સ્તરો અંદાજે લીધેલો સમય અને તેના નમૂનાના જવાબો સાથે ચિઠ્ઠી લગાવેલી વસ્તુઓ જો આપણી પાસે ઘણી મોટી આઇટમ બેંક હોય તો જ્યારે આવશ્યકતા હોય ત્યારે મૂલ્યાંકન સાધનની રચના કરવી પ્રમાણમાં સરળ બને છે આઇટમ બેંક નું માળખું શું હશે અને આપણે આ આઇટમ બેંક કેવી રીતે બનાવીશું તેના ફાયદા શું છે પડકારો શું છે તે વિષે પણ આપણે ચર્ચા કરી અને હંમેશની જેમ રચના તબક્કાના પરિણામને ફરીથી રચનાત્મક મૂલ્યાંકનમાંથી પસાર થવું જોઈએ અને જો જરૂરી હોય તો આપણે આ બધી પ્રવૃત્તિઓ પર ફરી વિચાર કરવો જોઈએ વિકાસ તબક્કો મુખ્યત્વે આપણે ડિલિવરી તકનીકો જોઈ રહ્યા છીએ અગાઉના દિવસોમાં જ્યાં માત્ર પરંપરાગત ચાક અને પાટિયાનો અભિગમ હતો તેની સરખામણીમાં આજે ઘણી બધી પસંદગીઓ ઉપલબ્ધ છે આપણી પાસે સ્માર્ટ બોર્ડ ઈલેક્ટ્રોનિક બોર્ડ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ છે અને વિવિધ પ્રકારની તકનીકો ઉપલબ્ધ છે પસંદ કરેલી તકનીકનો સૂચનાત્મક સામગ્રી અને શીખવાની સામગ્રીના સૂચના અને વિકાસ પર પ્રભાવ પડે છે આપણે સૂચના ડિઝાઇન ને ખૂબ જ સંક્ષિપ્તમાં જોઈ આગળનું એકમ મુખ્યત્વે સૂચના પર છે પરંતુ અહીં આપણે સૂચના ડિઝાઇન ને સંક્ષિપ્તમાં જોઈ પછી સૂચનાત્મક સામગ્રીનો વિકાસ પછી ઓળખ પસંદગી શિક્ષણ સામગ્રીની તૈયારી આ મુદ્દાઓ છે જે આપણે વિકાસના તબક્કામાં જોયા છે પરિણામ એ એક પ્રકારના રચનાત્મક મૂલ્યાંકનમાંથી પસાર થવું જોઈએ અને જો જરૂરી હોય તો પ્રવૃત્તિઓ પર ફરી વિચાર કરવો જોઈએ જ્યારે આપણે અમલીકરણના તબક્કામાં આવીએ છીએ અહીં વાસ્તવમાં આ બધી વસ્તુઓને અંતિમ કક્ષા વર્ગખંડ અભ્યાસમાં મૂકવામાં આવે છે આમાં અનેક પાસાઓ અનેક ઘટકો અભ્યાસક્રમ છે શક્ય હોય તેવી વસ્તુઓની વિવિધતા સંસાધનોનું આયોજન વિદ્યાર્થીઓની ક્ષમતાઓ પ્રેરણા પૂર્વજરૂરી જ્ઞાનના સંબંધમાં પ્રશિક્ષકની ધારણા આ બધું અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તેની અસર એ વાત પાર પડે છે કે વાસ્તવમાં સૂચના કેવી રીતે અપાય છે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ પૂર્વજરૂરી જ્ઞાન પ્રેરણાના સંદર્ભમાં પ્રશિક્ષકની ધારણા આ બધું ધ્યાનમાં આવે છે વાસ્તવિક સૂચના સમયપત્રક સૂચના પર અવલોકનો આપણે હમણાં જ નોંધ્યું છે કે દરેક સૂચના એકમ પછી આપણી પાસે સૂચના એકમ કેવી રીતે ચાલ્યું તે અંગેના કેટલાક અવલોકનો નોંધાયેલા હોવા જોઈએ અને આ તમામ મુદ્દાઓ પછી વધારાના સત્રો જો થયા હોય તો પ્રશિક્ષક દ્વારા સુનિશ્ચિત કલાકોથી વધુ લેવામાં આવે તો તેઓ શા માટે જરૂરી હતા અને વધારાના સત્રમાં કયા વિષયો લેવામાં આવ્યા હતા તે બધું નોંધી શકાય છે પછી મૂલ્યાંકન સાધનો ત્યાર બાદ દરેક મૂલ્યાંકન પછી વિદ્યાર્થીઓને પ્રતિસાદ દરેક આંતરિક કસોટી બાદ દરેક પ્રશ્નોત્તરી પછી અસાઇનમેન્ટ્સ પછી અને મૂલ્યાંકન કર્યા પછી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થીઓને પ્રતિસાદ આપવો આવશ્યક છે જો કે આ મૂલ્યાંકનો સંક્ષિપ્ત પ્રકૃતિના છે ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓનો પ્રતિસાદ અત્યંત મહત્વપૂર્ણ છે દરેક મૂલ્યાંકન પછી વિદ્યાર્થીઓને પ્રતિસાદ પછી મૂલ્યાંકન સાધનો અને વિદ્યાર્થીના પ્રદર્શન પર અવલોકનો મૂલ્યાંકન સાધનની ગુણવત્તા શું છે અને પછી વિદ્યાર્થીના પ્રદર્શનનું સ્તર શું છે શું કોઈ ચોક્કસ બાબતો હતી કે જ્યાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન અપેક્ષિત સ્તરથી ઓછું છે તેનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ દ્વારા સમજવામાં અથવા વિદ્યાર્થીઓની ક્ષમતાઓમાં કેટલીક અડચણો છે તે તમામ મુદ્દાઓ શું છે તે બધું નોંધવું જોઈએ મૂલ્યાંકન સાધનો અને વિદ્યાર્થીની કામગીરી પર અવલોકનો ખાસ કરીને જો એવી અમુક યોગ્યતાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન સમાનરૂપે ઓછું છે તો આપણે તેની નોંધ લેવી જોઈએ કારણ કે તેનો અર્થ એ છે કે જયારે ફરી વખત અભ્યાસક્રમ રજૂ કરવામાં આવશે પ્રશિક્ષકે તે યોગ્યતાઓના સંદર્ભમાં વધુ સારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કંઈક કરવું જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થીઓના પ્રદર્શનની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવે અને આ અવલોકનો નોંધવામાં આવે સત્ર દરમિયાન વિદ્યાર્થી પ્રતિસાદમાં મધ્ય અભ્યાસક્રમ સર્વેક્ષણો અથવા અનૌપચારિક સર્વેક્ષણો દ્વારા તે માહિતી એકત્રિત કરવામાં આવે છે અને તેની પણ નોંધ થવી જોઈએ તે ફરીથી અત્યંત મહત્વપૂર્ણ છે મધ્ય અભ્યાસક્રમના સર્વેક્ષણો એવી રીતે કરવાની રીતો છે કે આપણને વિદ્યાર્થીઓ પાસેથી માન્ય અને ઉપયોગી પ્રતિસાદ મળે પછી નિશ્ચિતરૂપે આપણે વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું જોઈએ આ તમામ વિશિષ્ટ પ્રવૃત્તિઓ છે જે અમલીકરણના તબક્કા દરમિયાન થાય છે મૂલ્યાંકન તબક્કો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દરેક તબક્કા પછી પણ મૂલ્યાંકન થાય છે પરંતુ આ પ્રકૃતિમાં રચનાત્મક છે આ સંક્ષિપ્ત છે અને આ ADDIE મોડલનો અંતિમ તબક્કો છે અને આમાં આવશ્યકપણે અભ્યાસક્રમ કેવી રીતે થયો અને અભ્યાસક્રમ કેવી રીતે અમલમાં આવ્યો તેના સંક્ષિપ્ત મૂલ્યાંકનની દિશામાં ઘણી પ્રવૃત્તિઓ છે અભ્યાસક્રમના COs ની પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રાપ્તિની ગણતરી કરતા અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ છે CO ની પ્રાપ્તિમાં અંતરાલને દૂર કરવા અથવા લક્ષ્યોને ઉચ્ચ કરવા માટેની ક્રિયાઓ પ્રસ્તાવિત કરવી આપણે રચના તબક્કા દરમિયાન લક્ષ્યો નક્કી કર્યા છે અને વાસ્તવિક પ્રાપ્તિની ગણતરી કરી છે જો પ્રાપ્ત સ્તર લક્ષ્ય સ્તર કરતા ઓછું હોય તો આપણે સુધારણાની યોજના કરવાની જરૂર છે જો પ્રાપ્ત કરેલ સ્તર લક્ષ્ય સ્તર કરતા વધુ સમાન હોય તો આપણી પાસે પસંદગી છે આપણે લક્ષ્યનું પુનરાવર્તન કરી તેને ઊંચે લઇ શકીએ છીએ ઊંચું લક્ષ્ય રાખી શકીએ છીએ અથવા આપણે સમાન લક્ષ્ય સ્તર જાળવી શકીએ અને જોઈ શકીએ છીએ કે શું ફરી વખત પણ આપણે આ પ્રાપ્તિનું પુનરાવર્તન કરી શકીએ છીએ પરંતુ જો આપણે લક્ષ્ય સ્તરો પ્રાપ્ત કર્યા હોય તો જો જરૂરી હોય તો સુધારણાના સંદર્ભમાં અથવા લક્ષ્યમાં સુધારા સંદર્ભે આપણે શું કરી રહ્યા છીએ તેનું અવલોકન નોંધવું જોઈએ આ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે અભ્યાસક્રમના પરિણામોની પ્રાપ્તિ દ્વારા PO અને PSO પ્રાપ્ત થાય છે તેથી આપણે COs ની પ્રાપ્તિની ગણતરી કર્યા બાદ PO અને PSO ની પ્રાપ્તિની ગણતરી કરવી જોઈએ પછી સારાંશ અવલોકનો સહકર્મીઓનો પ્રતિસાદ જો હોય તો સુધારણા માટેના સૂચનો આ બધું પણ એકત્રિત કરવામાં આવે છે આપણે નિકાસ સર્વેક્ષણની વિગતો પણ જોઈ કારણ કે મોટાભાગે નિકાસ સર્વેક્ષણની પ્રકૃતિ સમાન રહે છે પરંતુ એની પર નિર્ભર કરે છે કે તે અભ્યાસક્રમ છે અથવા તે પ્રયોગશાળા પાઠ્યક્રમ છે કે અભ્યાસક્રમના પ્રયોગશાળાના ઘટકો છે કે વૈકલ્પિક અભ્યાસક્રમ અથવા નાના પ્રોજેક્ટ્સ અથવા મોટા પ્રોજેક્ટ્સ વિગતો અલગ અલગ હોઈ શકે છે તો આપણે સામાન્ય રૂપે અભ્યાસક્રમો માટે નિકાસ સર્વેક્ષણ જોયા જેનો અર્થ મુખ્યત્વે મુખ્ય અભ્યાસક્રમો છે પછી પ્રયોગશાળાઓ મુખ્ય અભ્યાસક્રમોના ઘટકો તરીકે તેમજ સ્વતંત્ર પ્રયોગશાળા અભ્યાસક્રમો તરીકે એમ બંને રીતે પછી વૈકલ્પિક અભ્યાસક્રમો પછી નાના અને મોટા બંને પ્રોજેક્ટ્સ આ પ્રવૃત્તિઓ માટે નિકાસ સર્વેક્ષણની રચના કેવી રીતે કરવી પછી અંતિમ પગલું પ્રતિસાદ અને સારાંશની પ્રક્રિયા કરવી અને અંતે ફરી વખત જ્યારે અભ્યાસક્રમ પ્રસ્તુત કરવામાં આવે ત્યારે તેને સુધારવાની રીતો વિશે પોતાને નોંધો બનાવવી આપણે આ અવલોકન કર્યું પરંતુ ધ્યાન રાખો કે આ પણ ફરીથી રચનાત્મક મૂલ્યાંકનમાંથી પસાર થવું જોઈએ આ તબક્કામાં આપણે જે વિગતો બનાવી છે તેની પર વાસ્તવમાં ફરી ધ્યાન આપવાની જરૂર છે જેથી જાણી શકાય કે આમાંની કોઈપણ પ્રવૃત્તિઓને ફરીથી જોવાની જરૂર છે કે કેમ ઉદાહરણ તરીકે નિકાસ સર્વેક્ષણની રચના અથવા જે રીતે પરોક્ષ પ્રાપ્તિ મૂલ્યોની ગણતરી કરવામાં આવે છે આ બધી પ્રવૃત્તિઓ પર ફરી વિચાર કરવાની આવશ્યકતા છે અને આનાથી મૂલ્યાંકનના તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થશે સંક્ષિપ્તમાં જો આપણે ADDIE અને અભ્યાસક્રમ રચનાને જોઈએ તો ADDIE ની પેટા પ્રક્રિયાઓને સૂચનાત્મક પરિસ્થિતિમાં ગોઠવી શકાય છે ADDIE તદ્દન પરિવર્તનશીલ છે અને એકમ ૨ માં પેટા પ્રક્રિયાઓનો એક સમૂહ રજૂ કરવામાં આવ્યો પરંતુ આ પ્રક્રિયાઓને કોઈ અંતિમ રૂપ નથી આપવામાં આવ્યું તે ચોક્કસ સંદર્ભ પ્રમાણે અનુરૂપ બનાવી શકાય છે એક શિક્ષકને ADDIE ના માળખામાં પ્રથમ વખત અભ્યાસક્રમ રચના કરવાનું મુશ્કેલ અને બિહામણું પણ લાગી શકે છે એવું લાગે છે કે ઘણી મોટી સંખ્યામાં પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે પરંતુ પ્રારંભિક રચના પછી શિક્ષકને પણ અભ્યાસક્રમ રચનાની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સુખદ ફળદાયી લાગશે અને તે એક સૂચના તરફ લઈ જશે જે વધુ સંતોષકારક છે અને તેથી વિદ્યાર્થીને વધુ સારું શીખવામાં મદદ થશે તેથી પ્રારંભિક રચના પછી શિક્ષકને પણ અભ્યાસક્રમની સમગ્ર પ્રક્રિયા એક સુખદ પ્રવૃત્તિ લાગશે વ્યવસ્થિત અભ્યાસક્રમની રચના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરે છે અને તેથી NBA પરિણામોની પ્રાપ્તિ વધુ સારી રીતે થઈ શકે છે બંને અભ્યાસક્રમ સ્તરે અભ્યાસક્રમ પરિણામની વધુ સારી પ્રાપ્તિ અને તે રીતે કાર્યક્રમ ના પરિણામો અને કાર્યક્રમ ચોક્કસ પરિણામોની વધુ સારી પ્રાપ્તિ આમ તે વધુ સારી રીતે શીખવા અને NBA પરિણામોની વધુ સારી પ્રાપ્તિ તરફ દોરી જાય છે અને આવી વ્યવસ્થિત પ્રક્રિયાનું અનુસરણ કરવું ખૂબ જ મદદરૂપ છે એકમ 3 સૂચના સાથે સંબંધિત છે આપણે સૂચનાના પાસાઓ જોઈએ છીએ સૂચના શું છે સૂચનાત્મક ઘટકો શું છે આવા સૂચનાત્મક અભિગમો માટે સૈદ્ધાંતિક પાયા શું છે વિવિધ સૂચનાત્મક અભિગમો તે એકમમાં ખૂબ જ વ્યાપકપણે આપણે સૂચના વિષે જોઈશું આભાર અને આપણે એકમ 2 ના અંતમાં આવ્યા છીએ